ક્લાઉડ કમ્પ્યુટિંગ પરની આપણી ચર્ચા આગળ વધારીએ આપણા આ પહેલાના લેક્ચરમાં આપણે ડેટા સ્ટોર કે કલાઉડ માં ડેટા ની જાળવણી તથા દેખરેખ કેવી રીતે થાય છે તે જોયું આજે મેપ રીડ્યુસ દ્વારા વિકસાવાયું હતું પણ હવે વિવિધ વૈજ્ઞાનિક હેતુ માટે તેનો ઉપયોગ થાય છે ગૂગલે ખાસ કરીને પોતાના ખૂબ મોટા પ્રમાણમાં થતાં સર્ચ ની કામગીરી માટે જ્યાં તેના સર્ચ એન્જિન ખૂબ મોટા કદના ડોક્યુમેન્ટમાં સર્ચ કરે તે માટે આ બનાવ્યું હતું પણ વૈજ્ઞાનિક વિશ્વ માટે આ એક ખૂબ અગત્યનું ઉદાહરણ બન્યો જેનો લાભ લઇ વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક પ્રશ્ન ઉકેલવામાં આવે છે ગૂગલ દ્વારા હજારો પ્રોસેસર એક સમયે વાપરીને વિશાળ કદના ડેટાનું પ્રોસેસિંગ કરવા માટે થયેલ છે તો મારી પાસે પ્રોસેસરનો વિશાળ સમૂહ છે ખૂબ મોટા પ્રમાણમાં ડેટા છે અને તેનો ઉપયોગ કરીને મારે કોઈ વિશ્લેષણ કરવું છે તો આ હું કેવી રીતે કરી શકું એક ખૂબ જાણીતો કોયડો આ પ્રમાણે છે મારી પાસે વિશાળ કદનો ડેટા છે અને કેટલાક પ્રોસેસર છે અને મારે આ ડેટામાં કોઈ ખાસ શબ્દની ગણતરી એટલે કે તે શબ્દ કેટલી વાર વપરાયો છે તે શોધવાનું છે દાખલા તરીકે ડેટા નો એક ખૂબ મોટો ટુકડો જે HDFS GFS કે bigtable જેવા આર્કિટેક્ચર માં સ્ટોર થયેલો છે તેમાં IIT Kharagpur કેટલી વાર આવે છે તે શોધવાનું છે આ ફોલ્ટ ટોલરન્ટ કરી શકે આ HDFS GFS પ્રકારના હોઈ શકે કે BigTable દ્વારા નિયંત્રિત હોઈ શકે પેરેલલ કમ્પ્યુટિંગ એ પ્રોસેસર ના પ્રકાર અને ઇવોલ્યુશન મેમરી મોડલ પેરેલલ કમ્પ્યૂટિંગ નો વિકાસ શરૂઆતમાં સઘન વૈજ્ઞાનિક કાર્ય માટે થયો હતો પણ પછીથી તેનો ઉપયોગ ડેટાબેઝના ક્ષેત્રમાં પણ થવા લાગ્યો છે આપણા આ પહેલાના લેક્ચરમાં આપણે જોયું કે આપણી પાસે ત્રણ પ્રકારના આર્કિટેક્ચર છે શેર્ડ મેમરી શેર્ડ ડિસ્ક અને શેર્ડ નથીંગ તો જ્યારે પણ આપણે પેરેલલ પ્રોગ્રામિંગ ના એવા કોઈ ઉદાહરણ પર કામ કરીએ છીએ જ્યાં ડેટા આવા વિવિધ પ્રકારના ક્લાઉડ સ્ટોરેજમાં છે ત્યારે કયા પ્રકારની યંત્રણા વાપરવી તેનું ધ્યાન રાખવું જરૂરી છે શેર્ડ મેમરી શેર્ડ ડિસ્ક અને શેર્ડ નથીંગ એ ૩ કિસ્સા દર્શાવતી અહીં આપેલ રેખાકૃતિ આપણે આ પહેલાના લેક્ચરમાં પણ જોઈ ગયા છીએ અહીં આપણે તેના વિશે થોડા અલગ દ્રષ્ટિકોણથી જોઈશું પહેલા આપણે સ્ટોરેજ ના સંદર્ભમાં તેની ચર્ચા કરી પણ હવે આપણે એ જોઈશું કે કઈ રીતે પ્રોગ્રામિંગ કરી ને આ સ્ટ્રક્ચર નો લાભ ઉઠાવી શકાય શેર્ડ મેમરી અનેક CPU વાળા સર્વર માટે અનુકૂળ છે શેર્ડ નથીંગ એ પોતાના અંગત હાર્ડ ડિસ્ક ધરાવતા સ્વતંત્ર સર્વરના હાઈ સ્પીડ નેટવર્ક થી જોડાયેલા ઝુમખા માટે અનુકૂળ છે અને શેર્ડ ડિસ્ક હાયબ્રીડ આર્કિટેક્ચર માટે વપરાય છે સ્વતંત્ર સર્વરનું ઝૂમખું હાઇ સ્પીડ નેટવર્કનો ઉપયોગ કરી સ્ટોરેજ ની વહેંચણી કરે છે જેમકે NAS કે SAN આ ઝુમખા સ્ટાન્ડર્ડ ઇથરનેટ ફાસ્ટ ફાઇબર ચેનલ વગેરે વાપરીને સ્ટોરેજ સાથે જોડાય છે તો જ્યારે પણ આપણે કોઈ પેરેલલ કમ્પ્યુટિંગ કરીએ કે સમાંતર માં ડેટા સ્ટોર કરીએ ત્યારે કાર્યક્ષમતા નો આપણે વિચાર કરીએ છીએ એટલે કે પેરેલેલિસમ નો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યક્ષમતા છે ફોલ્ટ ટોલરન્સ નિષ્ફળતા ની સંભાળ વગેરે બીજા ઉદ્દેશ્ય હોઈ શકે પણ પ્રાથમિક ઉદ્દેશ્ય કાર્યક્ષમતા છે અહીં આપણે જે કામ કરીએ છીએ તેમાં પેરેલેલિસમ નો ગુણ અંતર્ગત હોવો જોઈએ જો આમ ન હોય તો પેરેલલ આર્કિટેક્ચર વાપરવાનો કોઈ અર્થ રહેતો નથી તો સૌથી પહેલા મૂળભૂત રીતે સમાંતર કાર્ય હોવું જોઈએ તે શ્રેણીમાં કરાતા કાર્ય ન હોવા જોઈએ તો તેને સમાંતરમાં કરી શકાય એટલે કે job1 job2 job3 job4 એમ એક પછી એક શ્રેણીમાં આવતા કાર્ય હોય અને તમે તેને સમાંતર માં કરવા ઈચ્છો છો તો તેમ ન થઈ શકે આદર્શ પેરેલેલિસમના કિસ્સામાં જો એક પ્રોસેસર ધરાવતી સિસ્ટમ પર કોઈ કાર્ય કરવામાં T સમય લાગતો હોય તો P પ્રોસેસર ધરાવતી સિસ્ટમમાં તે કાર્ય TP સમયમાં થઈ શકવું જોઈએ અહીં આપણે ધારી લઇએ કે કાર્યને વિભાજિત કરવા માટે નું કોઈ મૂલ્ય ચૂકવવાનું નથી એ કિસ્સામાં TP એ આદર્શ પરિસ્થિતિ છે વિવિધ કારણોને લીધે ડિસ્ટ્રીબ્યુટેડ કમ્પ્યુટિંગ સિસ્ટમમાં અકુશળતા ઉમેરાય છે જેમકે પ્રોસેસર નો એકબીજા સાથે સુમેળ કરવો દરેક પ્રોસેસર પાસે પોતાની અંગત ઘડિયાળ હોય છે જેમને સુમેળમાં લાવવી જરૂરી છે આમ ન કરીએ તો જો હું એક કાર્ય ને બે ભાગમાં વહેંચું તો શક્ય છે કે એક પ્રોસેસર પર નું કાર્ય હમણાં થાય અને બીજા પર નું કાર્ય બે કલાક પછી થાય તે કરતાં તો આખું કાર્ય એક જ સિસ્ટમ પર થાય તે વધુ સારું હોઈ શકે તો આમ પ્રોસેસર્સને એકબીજા સાથે સુમેળમાં લાવવા એ અગત્યના પાસાઓમાં નું એક છે બીજું કારણ છે પ્રોસેસર્સ વચ્ચે ના કમ્યુનિકેશન ને અસર કરે છે કે તેની કાર્યક્ષમતા ઘટાડે છે તો કોઈ અલગોરિધમની સમાંતર માં કામ કરવાની કાર્યક્ષમતાને 𝝐 TP Tpથી દર્શાવી શકાય પછી છે સ્કેલેબલ પેરેલલ ઇમ્પ્લીમેન્ટેશન એટલે કે જ્યારે ડેટામાં થતાં વધારાને અનુરૂપ વધારો પ્રોસેસરની સંખ્યામાં થાય ત્યારે પેરેલેલિસમ અને કાર્યક્ષમતા અચળ રહે છે તો જેમ જેમ વધારે ડેટા આવતો જાય તેમ તમે વધુ પ્રોસેસર કામે લગાડો છો કે પછી કલાઉડ પાસે વધુ પ્રોસેસરની માગણી કરો છો જેથી તમારી કાર્યક્ષમતા અચળ રહે તો આમ જ્યારે હું ડેટા અને પ્રોસેસર ની સંખ્યા એ બંનેને રેખીય રીતે વધારું તો તે કાર્યક્ષમતા અચળ રહે છે જો પ્રોસેસરની નિશ્ચિત સંખ્યા માટે ડેટા નું કદ વધે તો પેરેલેલિસમ ની અસરકારક કાર્યક્ષમતા વધે છે એક ઉદાહરણ જોઈએ આ જાતનું ઉદાહરણ તમને ઘણા સાહિત્યમાં મળી રહે છે ડોક્યુમેન્ટ્સ ના એક સમૂહ ને ધ્યાનમાં લઈએ જે ખૂબ મોટો છે અને પ્રતિદિન વિકસી રહ્યો છે અહીં આપણે આ સમગ્ર સંગ્રહમાં રહેલ પ્રત્યેક શબ્દનું કેટલી વાર આવર્તન થાય છે તે ગણવાનું છે જો કુલ n ડોક્યુમેન્ટ છે અને તેમાં m અલગ અલગ શબ્દો છે અહીં આપણે આ પ્રત્યેક શબ્દ કેટલી વાર આવે છે તે નક્કી કરવાનું છે આ એક સરળ કોયડો છે પણ તે સર્ચ એન્જિન વગેરે માટે સુસંગત છે આ માટેના બે અભિગમ છે જો આપણી પાસે p પ્રોસેસર્સ છે તો પહેલા અભિગમમાં દરેક પ્રોસેસર ને mp શબ્દોનો આવર્તન ગણવા માટે સોંપી શકાય દાખલા તરીકે મારી પાસે 10 પ્રોસેસર્સ છે અને મારે 90 શબ્દો નું આવર્તન શોધવાનું છે તો દરેક પ્રોસેસર આ ગણતરી 9 શબ્દોનાં સમૂહ માટે કરશે જો આ રીતની વહેંચણી શક્ય ન હોય તો કોઈ અ સપ્રમાણ વહેંચણી કરી શકાય બીજા અભિગમમાં દરેક પ્રોસેસર ને m શબ્દો માટે નું આવર્તન np ડોક્યુમેન્ટ્સ માટે ગણવાનું કામ સોંપી શકાય દાખલા તરીકે કુલ 10000 ડોક્યુમેન્ટ્સ છે 90 શબ્દો છે અને મારી પાસે 10 પ્રોસેસર છે તો પહેલા અભિગમમાં દરેક પ્રોસેસર 9010 એટલે કે 9 શબ્દોના આવર્તનની ગણતરી આ 10000 ડોક્યુમેન્ટમાં કરશે બીજા અભિગમમાં દરેક પ્રોસેસર બધાએ બધા 90 શબ્દોના આવર્તનની ગણતરી કરશે પણ અહીં દરેક પ્રોસેસર ને np એટલે કે 10000101000 ડોક્યુમેન્ટ આપવામાં આવશે જેમાં તે આ ગણતરી કરશે એક વખત દરેક પ્રોસેસર દ્વારા કરાયેલી શબ્દોની ગણતરી મળે તે પછી તેમનો સરવાળો કરી દરેક શબ્દના કુલ આવર્તનની ગણતરી કરી શકું છું હવે પેરેલલ કમ્પ્યુટિંગમાં આ બે અભિગમમાંથી કયો વધુ કાર્યક્ષમ છે તે જોઈશું પેરેલલ કમ્પ્યુટર નો અમલ શેર્ડ ડિસ્ક સાથે ના ડિસ્ટ્રીબ્યુટેડ મેમરી મોડેલ તરીકે થાય છે જેથી દરેક પ્રોસેસર ડિસ્કમાં રહેલી કોઇ પણ ફાઇલ નો ઉપયોગ કોઈપણ જાતના વિવાદ વગર સમાંતર માં કરી શકે તો અમલીકરણ માટેની આ એક યંત્રણા હોઈ શકે હવે ધારી લઈએ કે ડોક્યુમેન્ટ માંથી દરેક શબ્દ વાંચવા માટે લાગતો સમય અને દરેક શબ્દને ઇન્ટર પ્રોસેસર કમ્યુનિકેશન વડે બીજા પ્રોસેસર ને મોકલવામાં લાગતો સમય સરખો છે જેને c થી દર્શાવીએ આમ કરવાથી સરળતા રહેશે જોકે આદર્શ પરિસ્થિતિ અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે તફાવત હોઈ શકે છે બીજી ધારણા એ કરશું કે આવર્તન નો સરવાળો કરવા માટે લાગતો સમય નગણ્ય છે દરેક શબ્દ ડોક્યુમેન્ટમાં સરેરાશ f વખત આવે છે હવે એક પ્રોસેસર માટે m આવર્તન ગણવાનો સમય nmfc થશે આ એક પ્રોસેસર વડે m શબ્દોના આવર્તન ગણવામાં લાગતો સમય છે હવે પ્રથમ અભિગમમાં આપણે દરેક પ્રોસેસર ને mp શબ્દો નું આવર્તન ગણવાનું કામ આપીએ છીએ એટલે દરેક પ્રોસેસર વધુમાં વધુ nf વખત રીડ કરે છે તો સમાંતર માં કામ કરવાની કાર્યક્ષમતા nmfcpnmfc એટલે કે 1p થશે તો p ના વધવા સાથે કાર્યક્ષમતા ઘટે છે એટલે કે તે અચળ નથી તો સ્કેલેબલ નથી આ અભિગમ વ્યવહારમાં મુકવા માટે સરળ છે પરંતુ તેનો ઉપયોગ કરીને સ્કેલેબિલિટી મેળવી શકાતી નથી જ્યારે બીજા અભિગમમાં આપણે ડોક્યુમેન્ટ ને પ્રોસેસર્સ વચ્ચે વિભાજિત કરીએ છીએ કે જ્યાં પ્રોસેસર તેને ફાળવેલા ડોકયુમેન્ટ માં m શબ્દો નું આવર્તન ગણે છે અને પછી તેનો સરવાળો કરાય છે તો અહીં આ બધું ખર્ચાળ હોઇ શકે તેમ લાગે છે કારણ કે આ પ્રસંગમાં આપણે આખા ડોક્યુમેન્ટને વિવિધ ટુકડાઓમાં વિભાજીત કરીએ છીએ તેથી તે પહેલા અભિગમ કરતા ઓછું કાર્યક્ષમ હોઈ શકે તો આ વિશે આપણે જોઈએ તો દરેક પ્રોસેસર mfc લાગશે m શબ્દોનું આંશિક આવર્તન ડિસ્ક પર પેરેલલ માં લખવામાં લાગતો સમય cm છે આ આંશિક આવર્તન જેને લખવામાં cm સમય લાગે છે તેને p 1 પ્રોસેસર ને જણાવવાનું અને પછી સ્થાનિક સ્તર પર p સબ વેક્ટર નો સરવાળો કરી આવર્તન માટે ના અંતિમ m વેક્ટર નો 1p શોધવા માટે લાગતો સમય p મેળવવા માટે સ્થાનિક સ્તર પર p સબવેક્ટર નો સરવાળો છે તો બીજા અભિગમમાં આપણી પાસે સમાંતર આવર્તન અહીં slide માં દર્શાવ્યા મુજબ 112pnf મુજબ મળશે અહીં જીણવટ થી જોશો તો આ તારવવું અઘરું નથી આ એક રસપ્રદ ઘટના છે અહીં આપણી પાસે એક પદ છે 12pnfઅહીં p નું મૂલ્ય nf કરતા ઘણું ઘણું ઓછું છે આમ પહેલા અભિગમ કરતાં બીજા અભિગમમાં કાર્યક્ષમતા ઘણી વધારે હોય જો p નો મૂલ્ય nf કરતાં ખૂબ ઓછું હોય તો આ પદ નું મૂલ્ય 1 તરફ વધે છે અને જોઇ શકાય છે કે કાર્યક્ષમતા ખૂબ વધે છે અહીં પ્રથમ અભિગમમાં પ્રોસેસર એવા ઘણા શબ્દો વાંચે છે જે તેણે વાંચવાની જરૂર નથી અને આ કારણે સમયનો દુરુપયોગ થાય છે અહીં આપણે આ m ને વિવિધ ટુકડાઓમાં વિભાજીત કર્યો છે દાખલા તરીકે m 90 છે અને પ્રોસેસર ની સંખ્યા p છે એટલે 90p એ 9 છે એટલે બધા પ્રોસેસર ને 9 શબ્દો મળે છે એટલે આ પ્રોસેસર જ્યારે ડોક્યુમેન્ટમાં શોધ કરે છે ત્યારે એવા ઘણા read થાય છે જ્યાં સફળતા મળતી નથી એટલે કે હિટ નથી કાર્યક્ષમતા માટે બીજા અભિગમમાં દરેક રીડ ઉપયોગી છે કારણ કે તેનો ઉપયોગ કોઈ ગણતરીમાં થાય છે અને અંતિમ ગણતરીમાં તે ફાળો આપે છે આ સ્કેલેબલ પણ છે અહીં n અને p એકબીજાના સપ્રમાણમાં વધે છે જેથી કાર્યક્ષમતા અચળ રહે છે એટલે જો ડેટા લોડ વધે અને તેના સપ્રમાણમાં હું પ્રોસેસર ની સંખ્યા વધારું તો કાર્યક્ષમતા બીજા અભિગમ માટે અચળ રહેશે નિશ્ચિત p અને ક્રમિક રીતે વધતાં n માટે કાર્યક્ષમતા 1 તરફ જશે એટલે કે પ્રોસેસર ની સંખ્યા સ્થિર રહે છે અને ડેટા નો લોડ ધીમે ક્રમિક રીતે વધતો જાય છે એટલે કાર્યક્ષમતા નું મૂલ્ય 1 તરફ જાય છે તો આ સંદર્ભ અને ભૂમિકા સાથે જોઈએ તો આ સમગ્ર રીતે કરવા કરતાં વ્યક્તિગત રીતે કરવા વધુ કાર્યક્ષમ છે MapReduce મોડલ તરફ જોઈએ હજારો પ્રોસેસર્સ નો ઉપયોગ કરી ખૂબ મોટા પ્રમાણ ના કમ્પ્યુટેશન્સ નું સંકલન કરાય છે તો આમ મારી પાસે વિવિધ મેપર પ્રોસેસર અને રીડ્યુસ પ્રોસેસર છે અને સમગ્ર પ્રક્રિયાને હું બે ભાગમાં વહેંચું છું જેમ કે અહીં મારી પાસે અલગ અલગ મેપર પ્રોસેસર M છે અને રીડ્યુસર છે તો જ્યારે ડેટા આવે ત્યારે મેપર તેના પર જરૂરી એક્ઝીક્યુશન કરશે અને પ્રોબ્લેમ એટલે કે કોયડાના પ્રકારને આધારે આગળ રીડ્યુસ પ્રોસેસર ને મોકલશે અહીં રીડ્યુસ પ્રોસેસર સંયોજિત પરિણામ આપશે તો અહીં એ હજારો પ્રોસેસરનો સમાવેશ કરી ખૂબ મોટા કદના કમ્પ્યુટેશન નો ઉપયોગ કરે છે આમ આ બે તબક્કામાં થતી પ્રક્રિયા છે મેપ ઓપરેશન અને રીડ્યુસ ઓપરેશન અહીં M અને R ની કિંમત જરૂર મુજબ નક્કી કરી શકાય છે એટલે કે જરૂર મુજબ વધુ કે ઓછા મેપર અને રીડ્યુસર રાખી શકાય છે હવે મેપ ફેઝ વિશે જોઈએ અહીં દરેક મેપર ઇનપુટ ફાઈલમાંથી લગભગ 1M જેટલો ડેટા રીડ કરે છે એટલે કે પૂરેપૂરો ડેટા d નહીં પણ તેનો એક ટુકડો રીડ કરે છે મેપ ઓપરેશન કી વેલ્યુ ની જોડ ના એક સમૂહને કી વેલ્યુ ની જોડના બીજા સમૂહમાં પરિવર્તિત કરે છે એટલે કે k1v1 નું મેપિંગ k2v2 પર થાય છે દરેક મેપર તેના દ્વારા થયેલ ગણતરીના પરિણામોને દરેક રીડ્યુસર દીઠ એક ફાઈલ માં લખે છે એટલે કે દરેક રીડ્યુસર માટે એક ફાઈલ બનાવે છે દાખલા તરીકે જો મારી પાસે ૩ રીડ્યુસર R1R2R3 અને મેપર m છે તો m દરેક રીડ્યુસર માટે એક ફાઈલ બનાવશે એક કી નો ઉપયોગ કરીને આ ફાઇલ ની ગોઠવણી કરાય છે અને તેને સ્થાનિક ફાઇલ સિસ્ટમ પર સ્ટોર કરાય છે આ ફાઈલ ના લોકેશન ની જાણકારી માસ્ટર પાસે રહે છે તો અહીં એક MapReduce માસ્ટર છે જે આ ફાઇલ કયા સ્થળે છે તે માહિતી ધરાવે છે દરેક મેપર રીડ્યુસર માટે એક ફાઈલ બનાવે છે અને આ ફાઇલ સ્થાનિક ડિસ્ક માં ક્યાં સ્ટોર થઇ છે તે માહિતી માસ્ટર રાખે છે રીડ્યુસ ફેઝ માં માસ્ટર જે તે મેપરનું આંશિક કમ્પ્યુટેશન લોકલ ફાઇલ સિસ્ટમ માં ક્યાં સ્ટોર થયેલું છે તેની જાણકારી રીડ્યુસર ને આપે છે એટલે કે રીડ્યુસર માસ્ટરની સલાહ લે છે અને માસ્ટર તેને જણાવે છે કે તે રીડ્યુસર ને સંબંધિત દરેક મેપર ફંકશનની ફાઈલ ક્યાં સ્ટોર થયેલ છે રીડ્યુસર આ ફાઇલ મેળવવા માટે મેપર્સ નો રીમોટ પ્રોસિજર કોલ વડે સંપર્ક કરે છે અહીં મેપર ફંકશન ડિસ્ક માં ક્યાંક હોઈ શકે અને રીડ્યુસર કોઈ અલગ સ્ટ્રક્ચર માં કે અલગ પ્રકારના VM વગેરેમાં હોઈ શકે આદર્શ રીતે આ બંને ભૌગોલિક રીતે એકબીજાથી બહુ દૂર હોતા નથી નહીં તો આ કામ નહીં કરે તેમ છતાં રીડ્યુસર મેપર દ્વારા ઉત્પન્ન થયેલા ડેટા પર કામ કરે છે દરેક રીડ્યુસર મેપ સ્ટેપ ના પરિણામ ને સમાન કી વેલ્યુ વાપરીને સમૂહમાં વિભાજિત કરે છે અને આ કી વેલ્યુ ને અનુરૂપ બધી જ વેલ્યુ ની સુચી પર ફ઼ંક્શન f નો અમલ ક્રે છે આથી k2 v2 ને k2f માં પરિવર્તિત કરે છે તો MapReduce નું ઉદાહરણ જોઇએ અહીં 3 મેપર અને 2 રિડ્યુસર છે અહીં એક મેપ ફંકશન છે જે ડેટા d અને શબ્દોનો સમૂહ w1 w2 wn પરનું ફંકશન છે અને તે દરેક શબ્દ wi માટે તેનો કાઉન્ટ એટલે કે સંખ્યા ની ગણતરી કરે છે એટલે કે તેની પાસે રહેલ મેપરમાં જે ભાગ છે તેમાં સંખ્યા ગણે છે તો દરેક મેપર આ કરે છે અને વચગાળાની જગ્યામાં સ્ટોર કરે છે જ્યાંથી રિડ્યુસર તેને વાંચી શકે મેપર દરેક રિડ્યુસર માટે એક ફાઈલ બનાવે છે અહીં આપણી પાસે ૨ રિડ્યુસર છે તો આ બે રિડ્યુસર માટે દરેક મેપર એક ફાઈલ બનાવશે અને રિડ્યુસર આ ફાઈલો ને ભેગી કરશે તો અહીં બતાવ્યું છે કે w માં w1w2 છે w1 7 અને w2 15 છે w3 અને w4 બીજા બે છે તો રિડ્યુસર મેપરના આઉટ પુટ ને રિડ્યુસ કરે છે MapReduce મોડેલ ફોલ્ટ ટોલરંટ છે આમ હોવાના વિવિધ રસ્તાઓ છે પહેલું છે હાર્ટ બીટ મેસેજ તો દરેક નિશ્ચિત સમય ગાળાને અંતે તે કહેશે કે તે જીવિત છે કે નહીં કમ્યુનિકેશન ચાલુ રહે છે પણ કોઈ પ્રગતિ થતી નથી માસ્ટર તે કામની નકલ બનાવીને એવા પ્રોસેસર ને આપે છે જેણે પોતાનું કામ પૂરું કરી દીધું છે કે જેની પાસે કોઈ કામ નથી જો મેપર નિષ્ફળ જાય તો તે પોતાને સોંપવામાં આવેલી કી વેલ્યુ બીજા વર્ક નોડ ને ફરીથી એક્ઝિક્યુટ કરવા માટે આપે છે એટલે કે નિષ્ફળતા ની પરિસ્થિતિમાં તે કામ ફરી એક્ઝિક્યુટ થાય છે જો રિડ્યુસર નિષ્ફળ જાય તો માત્ર બાકી રહેલું કામ બીજા નોડ ને સોંપવામાં આવે છે કારણકે જે કામ પૂરું થઇ ગયું છે તે ગૂગલ ફાઇલ સિસ્ટમ માં લખાઈ ચૂક્યું હોય છે આથી માત્ર બાકી રહેલું કામ બીજા નોડ ને આપવાનું રહે છે MapReduce ની કાર્યક્ષમતા ની ગણતરી કરીએ એક જ પ્રોસેસર ધરાવતી સિસ્ટમ પર D કદ ધરાવતા ડેટા પર ની ગણતરી wD સમય લે છે જેમાં ડિસ્ક માંથી ડેટા રીડ કરવાનો સમય ગણતરી નો સમય તથા ડેટાને ફરીથી ડિસ્ક ઉપર લખવા ના સમયનો સમાવેશ થાય છે હવે ગણતરીનું આ કામ મેપ રિડ્યુસ ના તબક્કાઓમાં છૂટું પાડવામાં આવે છે મેપ ના તબક્કામાં મેપિંગ માટે નો સમય cmD છે અને આઉટ પુટ માં σd મળે છે રિડ્યુસના તબક્કામાં રિડ્યુસ માટે નો સમય crσD અને આઉટ પુટ σμD આ બહુ અઘરું નથી મેપિંગ ટાઈમ એટલે દરેક મેપર દ્વારા ડેટા D પર મેપિંગ કરીને આઉટપુટ આપવામાં કેટલો સમય લાગે છે તે રિડ્યુસર cr સમય માં રિડ્યુસ ઓપરેશન કરે છે અને આ રીતે આપણને આઉટપુટ મળે છે અહીં આપણે કાર્યને મેપ અને રિડ્યુસ ના તબક્કામાં વહેચવા માટેનો કોઈ ઓવરહેડ ગણત્રીમાં લેતા નથી આમ કરીએ તો આપણને આ મુજબ નો સરવાળો મળે છે wD cD cmD crσD cσμD જો આપણી પાસે P પ્રોસેસર હોય આપેલ પ્રશ્ન નો ઉકેલ આપવા માટે જરૂરિયાત મુજબ મેપર અને રિડ્યુસર બંને તરીકે કામ કરે એટલે કે આપણી પાસે P પ્રોસેસર્સ હોય જે ક્યારેક મેપર તરીકે અને ક્યારેક રિડ્યુસર તરીકે વર્તે ત્યારે ઓવરહેડ ઉમેરાય છે જે દરેક મેપર તેની સ્થાનિક ડિસ્ક પર લખે અને પછી દરેક રિડ્યુસર તેને રિમોટલી વાંચે છે એ કારણે ઉમેરાય છે રીડ ઓપરેશન થયા પછી તેને ફરીથી ડિસ્ક પર લખાય છે તો આ લખવા માટે નો સમય cσDPછે તે જ રીતે દરેક રિડ્યુસર તેના માટે નિયુક્ત દરેક મેપરના વિભાગમાંથી ડેટા રીડ કરે છે જે σDP2છે આ રીતે ગણતરી કરીએ તો આપણને મેપ રિડ્યુસ ના અમલીકરણની કાર્યક્ષમતા આ પ્રમાણે મળે εMR 112cσw તો અહીં આપણને આ પેરેલલ કાર્યક્ષમતા મળે છે મેપ રીડ્યુસ ના ઈન્ડેક્સિંગ ના ઘણા ઉપયોગો છે એક છે ડોકયુમેન્ટના ખૂબ મોટા સમૂહ નું ઈન્ડેક્સિંગ કરવો જે ગૂગલ નો એક મહત્વનો હેતુ છે આ વેબ સર્ચ અને સ્ટ્રક્ચર્ડ ડેટા ની દેખરેખ કરવાનું અગત્યનું પાસું છે મેપ નું કાર્ય અહીં વર્ડ ડોક્યુમેન્ટ બહાર પાડવાનું છે માટે દરેક શબ્દ માટે રેકોર્ડ અને આઈડી ની જોડ બનાવે છે આપણે જોયું તે પ્રમાણે તે ને widk પર મેપ કરે છે તો અહીં કોઈ પ્રકારનો ઈન્ડેક્સિંગ વાપરીને રીડ્યુસર શબ્દ દીઠ જોડ બનાવે છે અને તેની એન્ટ્રી કરે છે રિલેશનલ ઓપરેશન માં પણ મેપ રીડ્યુસ ઉપયોગી છે અહીં વિશાળ ડેટા પર SQL સ્ટેટમેન્ટ જેવા ક્લોઝ વાપરી ને રિલેશનલ ઓપરેશન એક્ઝિક્યુટ કરી શકીએ આ સાથે આપણે આજની ચર્ચાના અંતે પર આવીએ છીએ અહીં આજે આપણે MapReduce નું ઉદાહરણ લઈ એ સમજવાનો પ્રયત્ન કર્યો કે કોઈ પ્રશ્ન ને કેવી રીતે પેરેલલ એક્સિક્યુશનના સમૂહમાં વિભાજિત કરી શકાય જ્યાં મેપર નોડ વચગાળાના પરિણામ પુરા પાડે છે અને રીડ્યુસર આ ડેટા લઈને અંતિમ પરિણામ તૈયાર કરે છે અહીં કેટલીક રસપ્રદ બાબતો છે જેમ કે મેપર દરેક રીડ્યુસર માટે એક ફાઈલ તૈયાર કરે છે એટલે કે રીડ્યુસર દીઠ ડેટા તૈયાર કરે છે અને રીડ્યુસર ને એ જાણ હોય છે કે આ ડેટા ક્યાં છે સૌથી ઉપર એક માસ્ટર કંટ્રોલર કે મેપ રીડ્યુસર માસ્ટર હોય છે જેની પાસે એ માહિતી હોય છે કે મેં પર દ્વારા ડેટા ક્યાં સ્ટોર કરાયો છે અને રીડ્યુસર કેવી રીતે આ ડેટા વાંચશે માત્ર તે જ નહીં પણ જો મેપર નોડ નિષ્ફળ જાય તો તેના કાર્યની કેવી રીતે ફરીથી વહેચણી કરવી અને જો રીડ્યુસર નિષ્ફળ જાય તો તેના કાર્યની કેવી રીતે વહેંચણી કરવી અહીં રીડ્યુસર ના કાર્યમાં જે કાર્ય બાકી રહ્યું છે તેટલું જ કાર્ય બીજી નોડ ને સોંપવામાં આવે છે તો આ સાથે આપણે આજનું લેક્ચર પુરુ કરશું